તો ફરીથી તમારું સ્વાગત છે આ વ્યાખ્યાન ક્રમાંક 41 છે જેમાં આપણે સ્પાનીંગ સેટ વિશે વાત કરશું તેથી વેક્ટર સ્પેસ ને વ્યાખ્યાયિત કરવા આપણે ઘણાબધા ખ્યાલો સમજવા પડશે જેમાંનું આ એક છે સ્પાનીંગ સેટ અને અહીં આપણે પ્રથમ લિનિયર સ્પાન વિશે વાત કરીશું અને ત્યારબાદ આપણે સ્પાનીંગ સેટ વિશે વાત કરીશું માટે લિનિયર સ્પાન શું છે તેથી આપેલા વેક્ટર 𝑣1 𝑣2 𝑣𝑛 નો લિનિયર સ્પાન ને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને સામાન્ય રીતે આપણે આ સ્પાન 𝑣1 𝑣2 𝑣𝑛 તરીકે સુચવીએ છીએ અને આપણે આ વેક્ટર ના બધા લિનિયર કોમ્બિનેશનને 𝑣1 𝑣2 𝑣𝑛 આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી અહીં આ ચોક્કસપણે લિનિયર કોમ્બિનેશન 𝜆1𝑣1 𝜆2𝑣2 ⋯ 𝜆𝑛𝑣𝑛 આપેલા છે તેથી આ વેક્ટર ના લિનિયર કોમ્બિનેશન છે અને આ લેમ્બડા એ રીઅલ નંબર ના સેટ થી સંબંધિત છે તેથી આ આપેલા વેક્ટર્સ ના બધા લિનિયર સાંયોજનનો સેટ છે આપણે તેને 𝑣1 𝑣2 𝑣𝑛 નો સ્પાન કહીએ છીએ તેથી બધા લિનિયર કોમ્બિનેશનના સંગ્રહ ને V વેક્ટર્સ 𝑣1 𝑣2 𝑣𝑛 નો લિનિયર સ્પાન કહેવાય છે અને અહીં આપણે જે પ્રશ્નની ચર્ચા કરીશું તે 1 0 0𝑇 આ વેક્ટર ની છે તે કહેવા માટે કે આ કોલમ વેક્ટર છે પરંતુ આપણે તેને રો વેક્ટર થી પણ કરી શકીએ છીએ તેથી અહીં વેક્ટર્સ નો સ્પાન 4 2 7𝑇 અને 3 1 4𝑇 છે તેથી આપણે જે ચકાસવાનું એ છે કે શું આપણે આ વેક્ટર્સ ને આ બે વેક્ટર્સ ના લિનિયર કોમ્બિનેશનના રૂપે લખી શકીએ કારણ કે અહીં પ્રશ્ન એ છે કે આના વેક્ટર્સ ના સ્પાન માં આ વેક્ટર છે તેથી આ વેક્ટર્સ નો સ્પાન શું થાય આ બે વેક્ટર્સ ના બધા લિનિયર કોમ્બિનેશન અને આ વેક્ટર્સ આ ક્ષેત્રના છે કે તેમ તે ચકાસવા માટે આપણે ફક્ત તે ચકાસીસું કે શું આ વેક્ટર એ આ બે વેક્ટર્સ ના લિનિયર કોમ્બિનેશન છે કે નહિ તેથી આપણે મૂળભૂત રીતે તે તપાસવાનું છે કે આપણે 𝜆1 અને 𝜆2 શોધવા જોઈએ કે જેથી 1 4 2 7 23 1 4 1 0 0 આ લેમ્બડા શોધવાનું શક્ય છે કે પછી આ પદ્ધતિ શક્ય નથી અહીં ઈનકન્સિસ્ટન્ટ અથવા કન્સિસ્ટન્ટ પદ્ધતિ છે જે આપણને 𝜆1 અને 𝜆2 આપશે તેથી ફરીથી તેનો ઉત્તર આપવા ઓગમેન્ટેડ મેટ્રીક્સ નો ખ્યાલ ફરીથી લાવવો પડશે અને ફરીથી રો ઓછી થઇ અથવા એકલોન નો પ્રકાર ઓછો થયો તો ફક્ત તેની નોંધ લો આ રો ઓછી થવાનો એકલોન નો પ્રકાર એ લગભગ આપણા બધા વ્યાખ્યાન માં મહત્વપૂર્ણ છે આપણે પદો ની પદ્ધતિને ઉકેલવા માટે આ ખ્યાલનો ઉપયોગ કરીશું એક વખત આપણી પાસે આ રો ને ઓછી કરેલું એકલોન સ્વરૂપ હશે તો ધારીને કાઢીનાખવાની અથવા એમ કહીએ કે આ રો ને ઓછી કરીને એકલોન ના પ્રકારમાંથી ઓછી કરીને તેનો ઉપયોગ કરીને આપણે ચોક્કસપણે કહી શકીએ કે આપેલી પદ્ધતિ માંથી આપણને કેવા પ્રકારનો ઉકેલ મળે છે હવે આપણે તેને રો ઓછી કરવાના એકલોન સ્વરૂપમાં ઘટાડવું પડશે અને તેનો ખ્યાલ પણ ઘણી વખત વિસ્તૃત કરેલો છે આપણે આ એલિમેન્ટને 0 બનાવવું પડશે ત્યારબાદ સૂત્ર ક્રમાંક 1 ની મદદ થી આ એલિમેન્ટને પણ 0 બનાવવું પડશે અને ત્યારબાદ સૂત્ર ક્રમાંક 2 ની મદદ થી આ એલિમેન્ટને 0 બનાવવું પડશે તેથી તેમ કરવાથી હું અહીં ઘટાડેલું એકલોન સ્વરૂપ શું થશે તે સીધું લખી રહ્યો છું 4 3 2 1 7 4 |1 0 0 4 3 0 1 0 0 |1 1 2 આ રો ને ઘટાડવાનું એકલોન સ્વરૂપ છે અને તેના પરથી આપણે તેનો નિસ્કર્ષ કાઢી શકીએ છીએ કારણ કે હવે પહેલી કોલમ પાસે પાઇવોટ એલિમેન્ટ છે અને બીજા એલિમેન્ટ પાસે પણ પાઇવોટ એલિમેન્ટ છે પરંતુ અહીં સમસ્યા સૂત્રની કન્સીસ્ટન્સી સાથે છે છેલ્લું સૂત્ર એવું કહેતું હતું કે 0 બરાબર 2 છે જે અહીં શક્ય નથી એનો અર્થ એ છે કે આપણે આ પદ્ધતિને 𝜆1 અને 𝜆2 માટે ઉકેલી શકતા નથી અહીં કોઈ ઉકેલ નથી કારણ કે આપણા સૂત્રો ઈનકન્સિસ્ટન્ટ છે તેથી આપણને આપેલા સૂત્રોની પદ્ધતિ માટે કોઈ પણ ઉકેલ મળતો નથી માટે આ પ્રશ્ન માટે જવાબ એ વેક્ટર 1 0 0 અથવા તે આ બે વેક્ટર 4 2 7 અને 3 1 4 ના સ્પાન માં મુકવામાં આવતું નથી તેથી અહીં ઈનકન્સિસ્ટન્ટ પદ્ધતિ છે અને આપણે અહીં આપેલ લિનિયર કોમ્બિનેશનના સ્વરૂપમાં લખી શકીએ નહિ તેથી અહીં બીજું સારું પરિણામ છે અહીં આપણે ઔપચારિક પુરાવા સાથે જઈશું નહિ પરંતુ આપણે થોડા ઈન્ટ્યુશન જોઈશું કે આ કઈ રીતે બને છે તેથી જો S એ વેક્ટર સ્પેસ 𝑉 નો કર્તા હોય તો આ સ્પાન શું હોય વેક્ટર નો સ્પાન હોય તે બધા લિનિયર કોમ્બિનેશન V ના સબસ્પેસ છે અને સારી લાક્ષણિકતા શું છે આ સ્પાન પાસે S છે તેથી આપણે કોઈ બે વેંકટર ના સંગ્રહને લઈશું અને ત્યારબાદ તેનો સ્પાન તમને વેક્ટર સ્પેસ આપશે તેથી આ સ્પાન એ સબસ્પેસ છે જેનો અર્થ એ છે કે આ V ના વેક્ટર સ્પેસ છે V ના સબસ્પેસ કે જેના એલિમેન્ટો આપણે ત્રણ સબસેટ્સ લીધા છે અને આ બીજી મહત્વની નાની માહિતી છે કે આ નાનામાં નાની સબસ્પેસ છે જે S ના સેટ ને સમાવે છે તેથી અહીં બીજાકોઇ નાનામાં નાના સબસેટ ના હોઈ શકે જે S ને અને વેક્ટર સ્પેસ ને સમાવી શકે તેથી આ નાનામાં નેનો વેક્ટર્સ નો સેટ છે જે વેક્ટરસ્પેસ ને સમાવે છે તેથી અહીં ફક્ત સાબિતીનો વિચાર જોવા માટે આપણે લઈશું કે માનો કે આ આપણો સેટ 𝑆 𝑣1 𝑣2 𝑣𝑛 છે આ S ના એલિમેન્ટો છે અને આપણે જોશું કે આ S એ V ના વેક્ટર સ્પેસ છે તેથી વેક્ટર સ્પેસ ને દર્શાવવા માટે આપણે આ બે ગુણધર્મો દર્શાવવા ની જરૂરિયાત છે કારણ કે અહીં આપણે સબસ્પેસ વિશે વાત કરી રહ્યા છીએ આપણે સંપૂર્ણપણે તે બે ગુણધર્મો અંતના ગુણધર્મો દર્શાવવા ની જરૂરિયાત છે તેનો અર્થ એ છે કે તમે આ સેટ ના કોઈપણ બે એલિમેન્ટો લઇ લો અને તેના વેક્ટર નો સરવાળો પણ સમાન સેટ ની સાથે સંબંધિત હોવો જોઈએ અને જયારે આપણે આ સેટ ને સ્કેલાર નંબર સાથે ગુણીએ તો જે નવું એલિમેન્ટ મળે તે પણ S સાથે સંબંધિત હોવું જોઈએ તેથી અહીં ચાલો ધારીએ કે 𝑢 𝑣 ∈ સ્પાન 𝑆 છે અને હવે જયારે 𝑢 એ સ્પાન થી સંબંધિત છે અને 𝑣 એ સ્પાન થી સંબંધિત છે તેથી આપણે 𝑢 અને 𝑣 ને વેક્ટર્સ 𝑣 ના લિનિયર કોમ્બિનેશનના સ્વરૂપમાં લખી શકીએ તેથી અહીં ui1n1viતેથી આ લિનિયર કોમ્બિનેશન છે અહીં vi1n1vi પણ વેક્ટર vi ના લિનિયર કોમ્બિનેશનના સ્વરૂપે લખેલું છે નોંધ લેશો કે આ 𝜆′ અને 𝜇′ એ જુદા હશે અને બીજા સ્કેલાર્સ થશે પરંતુ આ 𝑢 એ બીજું વેક્ટર છે તેથી આ લિનિયર કોમ્બિનેશન છે અહીં 𝑣 એ બીજું વેક્ટર છે જે જુદું લિનિયર કોમ્બિનેશન છે તેથી આપણી પાસે જુદા જુદા લિનિયર કોમ્બિનેશન છે તેથી આ બે વેક્ટર જે આપણે સ્પાન માંથી લીધેલ છે તે 𝑣' ના લિનિયર કોમ્બિનેશન હોવા જોઈએ અને હવે જયારે આપણે તેનો સરવાળો કરીએ તો 𝑢 𝑣 જયારે આપણે તેનો સરવાળો કરીએ ત્યારે શું બને છે તો તે uvi1nλ1ivi ∈ સ્પાન 𝑆 બનશે તેથી આ ફરીથી vi નું લિનિયર કોમ્બિનેશન છે કારણ કે જયારે i અને i વાસ્તવિક સંખ્યાઓ છે અને તેમનો સરવાળો પણ વાસ્તવિક સંખ્યા થશે તેથી આપણી પાસે ફરીથી લિનિયર કોમ્બિનેશન છે તેથી તે પણ સ્પાન થી સંબંધિત છે કારણ કે આ સ્પાન એ vi ના બધા લિનિયર કોમ્બિનેશન છે અને આ લિનિયર કોમ્બિનેશન છે તેથી તે પણ ચોક્કસપણે સ્પાન થી સંબંધિત છે અને બીજો ગુણધર્મ છે સંવૃતતાનો ગુણધર્મ જયારે આપણે કોઈપણ અચળ કોઈપણ સ્કેલાર જેમકે અહીં આપણે c ને સ્કેલાર તરીકે લઈએ તો આપણે શું ચકાસીએ છીએ તેથી જો આપણે આ c ને વેક્ટર 𝑢 સાથે ગુણીએ તો આપણને શું મળશે આપણને અહીં મળશે કે c એ i નથી તેથી જયારે આપણે આ 𝑢 લખીએ કારણ કે 𝑢 એ સારી રીતે લિનિયર કોમ્બિનેશન છે તેથી આ u એ લિનિયર કોમ્બિનેશન છે જે આપણે પહેલેથીજ અહીં લખ્યું છે કે 𝑢 ને ivi લખી શકાય અને જયારે આપણે તેને અચળ c ને સ્કેલાર c સાથે ગુણીએ શું થશે C ivi તેથી c i છે તો જયારે આપણે સ્કેલાર c ને i સાથે ગુણીએ તો તે ફરીથી વાસ્તવિક સંખ્યા છે અને આ બીજું 𝑣𝑖 નું લિનિયર કોમ્બિનેશન છે તેથી એક વખત આપણી પાસે આ લિનિયર કોમ્બિનેશન હશે અને બધાજ લિનિયર કોમ્બિનેશન સ્પાન સાથે સંબંધિત હશે તેથી આ એલિમેન્ટ પણ લિનિયર કોમ્બિનેશન સ્પાન સાથે સંબંધિત હશે તેથી અહીં આપણે શું જોઈએ છીએ કે સંવૃતતાનો ગુણધર્મો સંતુષ્ટ થાય છે તેનો અર્થ એ છે કે આ સ્પાન એ વેક્ટર સબસ્પેસ છે તેથી સ્પાન એ વેક્ટર સબસ્પેસ છે અને બીજું આપણે શુ દર્શાવવાની જરૂર છે કે કોઈપણ સબસ્પેસ કે જે S એલિમેન્ટ ધરાવતું હોય તે સેટ પણ સ્પાન ધરાવતું હોય અને તેનું કારણ સ્પષ્ટ છે કેમ કે આ સ્પાન એ બધા લિનિયર કોમ્બિનેશન ધરાવે છે તેથી ધારો કે તમે વેક્ટર સ્પેસ વિચાર્યું છે દાખલા તરીકે આપણી પાસે વેક્ટર સ્પેસ છે જે અહીં ચોક્કસપણે આ S સેટ ધરાવે છે કારણ કે જો આ w વેક્ટર સ્પેસ છે જે s ધરાવે છે કેમ કે આ વેક્ટર સ્પેસ બધા લિનિયર કોમ્બિનેશન ધરાવે છે કેમ કે આપણે જયારે બે એલિમેન્ટોને ભેગા કરીએ ત્યારે ત્યારે તેઓ ત્યાં હોય છે તેથી આખરે બધા લિનિયર કોમ્બિનેશન સેટ w માં હશે તેનો અર્થ એ છે કે તેની પાસે પણ સ્પાન હશે અને તે પોતે જ આપણને કહેશે કે સ્પાન એ નાનામાં નાનો સબસ્પેસ છે જે S ધરાવે છે કારણ કે જે કંઈ પણ S ધરાવે તે સ્પાન પણ ધરાવે છે તેથી તેથી તે હોઈ શકતું નથી કે આ સૌથી નાનો સબસ્પેસ નથી તેથી અહીં આપણે શું શીખ્યા આ સ્પાન માં તમે વેક્ટર સ્પેસ માંથી કોઈ પણ વેક્ટર લો છો અને આ વેક્ટર નો સ્પાન ધરાવતા જે તે 𝑉 વેક્ટર નો વેક્ટર સબસ્પેસ બનાવશે અને ત્યાં બીજું એક છે જેને સ્પાનિંગ સેટ કહેવામાં આવે છે તેથી સ્પાનિંગ સેટ શું છે અહીં v1 v2 vn સેટ એ વેક્ટર v નો સ્પાનિંગ સેટ બનાવશે તેથી આપણે તેને આ વેક્ટર v નો સ્પાનિંગ સેટ કહીશું જો કોઈ પણ v માટે કોઈપણ એલિમેન્ટ તે વેક્ટર સ્પેસ V માંથી લેવામાં આવે તો ત્યાં આ સ્કેલાર અસ્તિત્વમાં હશે તેના માટે આપણી પાસે v બરાબર આ v નું લિનિયર કોમ્બિનેશન છે તેથી સામાન્ય રીતે આપણે તેને કોઈ પણ વેક્ટર સ્પેસ ના એલિમેન્ટના v વેક્ટર સ્પેસ નું સ્પાનિંગ સેટ કહીશું આપણે તેને આપેલા સેટ નું લિનિયર કોમ્બિનેશન લખી શકીએ અથવા બીજા શબ્દોમાં કહીએ તો આપણી પાસે અહીં વેક્ટર 𝑣1 𝑣2 એ 𝑉 માં લખ્યાં છે તે સ્પાન V ને કહેવામાં આવે છે દરેક 𝑣 માં 𝑉 વેક્ટર્સ 𝑣1 𝑣2 𝑣𝑛 નું લિનિયર કોમ્બિનેશન હોય તેથી આ સ્પાનિંગ સેટ ખુબજ મહત્વનો છે એકવખત આપણી પાસે આ સ્પાનિંગ સેટ હશે તો મૂળભૂત રીતે આપણે તે વેક્ટર સ્પેસ નો કોઈપણ વેક્ટર આપેલા રૂપમાં અથવા આપેલા વેક્ટર ના લિનિયર કોમ્બિનેશનના રૂપમાં લખી શકીએ તેથી અહી આપણે ઉદાહરણ લઈએ છીએ કે વેક્ટર 1 0 0 0 1 0 0 0 1 આ સ્પાનિંગ સેટ R3 નું સ્વરૂપ છે તેનો અર્થ આપણે શુ દર્શાવવાનું છે તે એ છે કે જો R3 નું કોઈ પણ એલિમેન્ટ લઈએ તો આપણે તે લખવા માં સક્ષમ હોવા જોઈએ કે આ ત્રણ વેક્ટર ના લિનિયર કોમ્બિનેશન તરીકે અને આ તે છે જેનો અર્થ સ્પાનિંગ સેટ છે તેથી ચાલો ચકાસીએ કે કઈ રીતે આ 1 0 0 0 1 0 0 0 1 વેક્ટર સ્પેસ R ના સ્પાનિંગ સેટ નું સ્વરૂપ છે તેથી કોઈપણ વેક્ટર માટે સામાન્ય વેક્ટર v1 v2 v3 લઈશુ જેને આપણે v1 v2 v3 દ્વારા સૂચિત કર્યું હતું તે R3 માંથી કોઈપણ વેક્ટર હોઈ શકે છે આપણે v1 v2 v3 પર કંઈપણ પ્રતિબંધ કરી રહ્યા નથી તે કોઈપણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે તેનો અર્થ એ છે કે આ વેક્ટર R3 થી સંબંધિત છે અને તે R3 ના વેક્ટર માંથી કોઈ પણ બની શકે છે અને હવે આપણે શું કરવાનું છે આપણે વેક્ટર કે જે આ R3 માંથી સામાન્ય વેક્ટર છે તેને કોઈપણ જાતના પ્રતિબંધ વગર તે દર્શાવવાનું છે તેથી R3 માંથી કોઈપણ વેક્ટર આપણે આપેલા વેક્ટર ના લિનિયર કોમ્બિનેશનના રૂપે લખી શકીએ અને આ કેવી રીતે આ કિસ્સામાં નજીવું છે અને આ માળખું જેને આપણે પ્રમાણભૂત વેક્ટર કહીશું જે માટે આપણે પછીથી આવીશું અને આ વિશે પરિભાષા આપીશું તેથી અહીં આપણી પાસે 1 0 0 0 1 0 0 0 1 છે હવે આપણે શું કરવાની જરૂરિયાત છે આપણે ફક્ત આ પહેલા વેક્ટર ને 𝑣1અંક અને બીજો અંક 𝑣2 અને ત્રીજો અંક 𝑣3 સાથે ગુણવાની જરૂર છે અને આપણે ચોખ્ખી રીતે જોઈ શકીએ છીએ કે v1 v2 v3 v11 0 0 v20 1 0 v30 0 1 તેથી R વેક્ટર સ્પેસ માંથી કોઈપણ વેક્ટર ને આપણે આ વેક્ટર 1 0 0 0 1 0 0 0 1 ના લિનિયર કોમ્બિનેશનના રૂપમાં લખી શકીએ કે જે મુખ્યત્વે આ નજીવા કિસ્સામાં જોઈ શકાય છે આ વેક્ટર વિષે આપણે અહીં બીજું ઉદાહરણ લઈશું અને આ 1 1 1 1 1 0 1 0 0 પણ R3 નો સ્પાનિંગ સેટ ના સ્વરૂપમાં છે આ કેવી રીતે સ્પાનિંગ સેટ બનાવે છે માટે આપણે પહેલાજ એક ઉદાહરણ જોઈ લીધું છે જેમાં 1 1 1 1 1 0 1 0 0 વેક્ટર લીધું હતું આ બીજો સેટ છે અને ત્યારબાદ ફરીથી આપણે તે સ્વીકારી રહ્યા છીએ કે આ R3 નું સ્વરૂપ વાપરી રહ્યા છીએ તેથી સ્વાભાવિક રીતે સ્પાનિંગ સેટ એકસરખા નથી આપણી પાસે જુદાજુદા વેક્ટર ના સેટ છે અને તે સમાન વેક્ટર સ્પેસ વાપરે છે તેથી અહીં આ બીજું ઉદાહરણ છે જ્યાં આપણે જોશું કે આ સેટ પણ સ્પાન R3 છે તેનો અર્થ એ છે કે R3 ના કોઈપણ એલિમેન્ટ ને આપણે આ ત્રણ વેક્ટર ના લિનિયર કોમ્બિનેશનના સ્વરૂપમાં લખી શકીએ તે જોવા માટે આપણે અહીં R3 માંથી સામાન્ય વેક્ટર v1 v2 v3 લઈશું અને આપણે આપેલા વેક્ટર ના આ v1 v2 v3 ને લિનિયર કોમ્બિનેશનના સ્વરૂપમાં લખવાનો પ્રયાસ કરીશું તેનો અર્થ છે v1 v2 v3 11 1 1 21 1 0 31 0 0 હવે અહીં પ્રશ્ન એ છે કે આપણે લિનિયર સ્વરૂપમાં લખી શકીએ કારણ કે આ આગાઉના કિસ્સાની જેમ નજીવું નથી અને તેટલું મુશ્કેલ પણ નથી તેથી આપણે શું કરશું આપણે ફરીથી આ ત્રણ સમીકરણો ની પદ્ધતિ ને ઉકેલીશું 1v3 2v2 v3 3v1 v3 v1 v2 તેથી ખરેખર આ રો એકલોન સ્વરૂપને ઘટાડયા વગર આપણે તેને સીધીરીતે આ સમીકરણ ને ઉકેલી શકીએ આપણે તે કરવાનું નથી કારણ કે આ ત્રીજું સમીકરણ એમ કહે છે કે 1v3 તેથી અહીંથી આપણને સીધો જવાબ 1v3 મળે છે હવે તમે બીજું સમીકરણ લો જે કહે છે કે 2v2 v3 તેથી બીજું સમીકરણ તમને 2v2 v3 આપશે અને તેના પરથી સમીકરણ 1 જે 2v2 v3 છે તેથી આપણને અહીં આ લિનિયર કોમ્બિનેશન મળશે કે કોઈપણ વેક્ટર v1 v2 v3 ને V ના પહેલા વેક્ટર v3 બીજો વેક્ટર v2 v3 અને આ ત્રીજો વેક્ટર v1 v2 માંથી આપેલા વેક્ટર ના લિનિયર કોમ્બિનેશનના સ્વરૂપમાં લખી શકીએ તેથી ફરીથી આપણે આ ઉદાહરણમાં જોયું કે અહીં પહેલાના ઉદાહરણ કરતા આ જુદા સેટ છે પરંતુ ફરીથી આ પણ R3 નો સ્પાનિંગ સેટ છે તેથી હવે આપણી પાસે શું છે આપણી પાસે ઉદાહરણ નંબર 3 છે જે આપણે જોશું હવે આપણે અગાઉના ઉદાહરણ માંથી લઈશું કે આ વેક્ટર 1 1 1 1 1 0 1 0 0 1 0 1 આ અગાઉના ઉદાહરણ માંથી છે અને આપણે વધારે એક 1 0 0 1 0 1 લઈશું તેથી આપણે અહીં વધુ એક વેક્ટર ઉમેર્યું છે હવે આપણો સેટ અહીં મોટો છે અને આ પણ ફરીથી R3 નો સ્પાનિંગ સેટ નું સ્વરૂપ છે આ તે છે જે આપણે હવે અવલોકન કરવાનું છે તેથી હાલનો સેટ અને આપણે વધારે આ વેક્ટર 1 0 1 ઉમેર્યો છે અને આ પણ સ્પાનિંગ સેટ ની રચના કરે છે તેથી તમારી પાસે આ સ્પાનિંગ સેટ માં ખરેખર જુદાજુદા નંબરના એલિમેન્ટો છે તેથી અહીં આપણે તે તાપસ કરીશું કે કેવી રીતે તે સ્પાનિંગ સેટ ની રચના કરે છે તેથી કોઈપણ સામાન્ય વેક્ટર v1 v2 v3 માટે આપણે ફરીથી ધ્યાન માં લેશું કે આપણે v1 v2 v3 ને આ ચાર વેક્ટર ના લિનિયર કોમ્બિનેશનના સ્વરૂપના લખી શકીએ કે નહિ v1 v2 v3 11 1 1 21 1 0 31 0 0 41 0 1 Bv1 v2 v3 Bv1 v3 v1 v2 v1 તેથી આપણે તેને અહીંથી ઘટાડ્યું છે અને હવે આપણે આ ઘટાડેલા સ્વરૂપમાંથી અવલોકન કરીશું કે આપણે હવે આ મેળવી શકીએ કે નહિ તેથી ફરીથી આ મુખ્ય એલિમેન્ટ પર આવીએ પ્રથમ કોલમ પાસે મુખ્ય એલિમેન્ટ છે બીજી કોલમ પાસે પણ મુખ્ય એલિમેન્ટ છે અને ત્રીજા કોલમ પાસે પણ મુખ્ય એલિમેન્ટ છે તેથી આપણી પાસે ત્રણ મુખ્ય એલિમેન્ટો છે અને અહીં આપણી પાસે આ મુખ્ય એલિમેન્ટ નથી આ મુખ્યએલિમેન્ટ નથી તેથી આ એ આ 4 ને અનુરૂપ છે તેથી 4 એ મુક્ત ચલ છે બરાબર તેથી 4 એ મુક્ત ચલ છે અને બીજા બધા એ 4ની પસંદગી ઉપર આધાર રાખે છે તેથી હવે આપણને શું મળશે આ પ્રશ્નનો જવાબ એ છે કે આપણી પાસે છે જે v1 v2 v3 સુધી ઉમેરી શકાય છે અને હવે આ કિસ્સામાં ખરેખર આપણી પાસે ઘણી પસંદગીઓ છે આ માટે આ v1 v2 v3 આપવા માટે આપણી પાસે ઘણી પસંદગીઓ છે હકીકતમાં તે વિશેષ નથી હવે આ રજૂઆત વિશેષ નથી જયારે પહેલાના કિસ્સાઓમાં કોઈપણ આ એકલોન સ્વરૂપને ધ્યાનથી અવલોકન કરી શકતા અને બનાવી શકતા તેથી આપણને શું મળશે દાખલ તરીકે જો આપણે ફક્ત આ ત્રણ ઉદાહરણને ધ્યાનમાં લઈશું તો આપણને આ કોલમ મળશે નહિ તેથી અહીં આપણને આ દરેક કોલમ માટે મુખ્ય એલિમેન્ટ મળશે અને તે નંબર આ અજાણ્યા ના નંબર ના બરાબર થશે તે કિસ્સામાં તમને વિશેષ રજૂઆત મળશે તેથી જયારે આગાઉના ઉદાહરણ માં આપણી પાસે આ વેક્ટર ન હતું ત્યારે આપણી પાસે આપેલા વેક્ટર ના સ્વરૂપમાં v1 v2 v3 આ વિશેષ રજૂઆત હતી પરંતુ હવે આ કિસ્સામાં શું થશે આપણી પાસે વિશેષ રજૂઆત નથી પરંતુ આપણે રજુ કરી શકીએ છીએ આપણે કોઈપણ વેક્ટર આ આપેલા ચાર વેક્ટર ના સ્વરૂપમાં R3 ના વેક્ટર માંથી લખી શકીએ છીએ તેથી અહીં આ સ્પાનિંગ સેટ માં આગાઉના ઉદાહરણ કરતા એટલોજ ફર્ક છે કે આપણી પાસે વિશેષ રજૂઆત નથી જે આપણે હવે 4 અને ત્યારબાદ 1 2 3 ની સેટ તરીકે કરીને પસંદ કરવાનું છે હવે સામાન્ય રીતે આપણી પાસે અનંત ઉકેલ છે તેથી આ વિશેષ રજૂઆત નથી પહેલા બે ઉદાહરણ માં આપણી પાસે વિશેષ રજૂઆત હતી તેથી અહીં તે ફર્ક છે અને હવે આ કિસ્સામાં આપણી પાસે વિશેષ રજૂઆત નથી હવે આ ઉદાહરણ 4 પર પાછા આવીએ આપણે ફરીથી જોશું કે આપણી પાસે આ ત્રણ વેક્ટર છે 1 2 3 1 3 5 1 5 9 આ ત્રણ જુદા જુદા વેક્ટર છે પરંતુ તેઓ સ્પાન R3 નથી ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 ની અંદર આપણી પાસે ત્રણ વેક્ટર છે અને R3 નો અર્થ એ છે કે R3 ના કોઈપણ વેક્ટર ને આપેલા વેક્ટર ના સ્વરૂપમાં લખી શકાય તેથી ઉદાહરણ 1 માં આપણી પાસે આ સેટ 1 0 0 અને 0 1 0 અને ત્યારબાદ આપણી પાસે 0 0 1 હતા તેથી આ ત્રણ વેક્ટર ઉદાહરણ 1 માંથી હતા ઉદાહરણ 2 માં હું વિચારું છું કે તે 1 1 1 1 1 0 1 0 0 હતા તેથી આ ઉદાહરણ નંબર 2 માંથી હતા તેથી તેની સાથે તમારી પાસે R3 માંથી ત્રણ જુદા જુદા એલિમેન્ટો છે તેઓના R3 નો અર્થ એ છે કે R3 ના કોઈપણ એલિમેન્ટ ને આપણે આ વેક્ટર ના સ્વરૂપમાં લખી શકીએ અથવા આ વેક્ટર ના સ્વરૂપ માં લખી શકીએ પરંતુ હવે હવે આ કિસ્સામાં આપણે તે અવલોકન કરવાનું છે કે તે સ્પાનિંગ સેટ માંથી હશે અને R3 માંથી કોઈપણ ત્રણ એલિમેન્ટો લેશો તે શક્ય નથી આને કેવીરીતે ચકાસવું આપણે અહીં હંમેશની જેમ સામાન્ય વેક્ટર v1 v2 v3 લઈશું અને આપણે v1 v2 v3 ને 1 2 3 ના સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીશું તેથી 11 2 3 21 3 5 31 5 9 આપણી પાસે વેક્ટર છે અહીં તે ઓગમેન્ટેડ મેટ્રીક્સ છે હવે કોએફિશિયન્ટ મેટ્રીક્સ સાથે Bv1 v2 v3 Bv1 v2 2v1 v3 2v2v1 તેથી આ કિસ્સામાં આપણે શું અવલોકન કરવાનું છે અહીં આપણી પાસે અહીં પાઇવોટ છે અહીં પણ આપણી પાસે પાઇવોટ છે પાઇવોટ વિશે ભૂલી જાઓ અહીં આપણી પાસે ઈનકન્સીસ્ટન્સી છે જયારે v1 v2 v3 આ ઈનકન્સીસ્ટન્સી કોઈપણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે કારણ કે આપનો વેક્ટર અહીં R3 માંથી છે અને કોઈપણ આર્બિટરી વેક્ટર R3 માંથી છે તેથી આપણે ફક્ત તે જ આવલોકન નથી કરવાનું કે આ 0 બની જશે આ 0 બની જશે નહિ તેમજ ઘણી પરિસ્થિતિમાં આપણે 0 બરાબર શૂન્ય ના હોય તેવું પણ મળે છે તેથી આપણે આ પદ્ધતિને R માંથી સામાન્ય v1 v2 v3 ને ઉકેલી શકીએ નહિ તેનો અર્થ એ છે કે પદ્ધતિ ઈનકન્સીસ્ટન્ટ છે અને તેથી આપેલા વેક્ટર ને લિનિયર કોમ્બિનેશનના સ્વરૂપમાં આપણે તેને લખી શકીએ નહિ તેથી આપણે શું અવલોકન કર્યું છે કે આપણે જે સંખ્યા લીધી છે તે મહત્વની છે અહીં R3 માંથી ત્રણ એલિમેન્ટો લીધા છે ત્રીજા ઉદાહરણમાં આપણે R3 માંથી ચાર એલિમેન્ટો લીધા હતા પહેલા બે ઉદાહરણ માં આપણે ફક્ત ત્રણ એલિમેન્ટ લીધા હતા પહેલા બે કિસ્સાઓમાં R3 માંથી આપેલા વેક્ટર ના સ્વરૂપમાં આપણી પાસે વિશેષ રજૂઆત હતી ત્રીજા ઉદાહરણ માં આપણે 4 લીધા તે પણ સ્પાનિંગ સેટ હતો પરંતુ ત્યાં R3 માંથી આપેલા વેક્ટર માટે તમને વિશેષ રજૂઆત મળી નહિ અને હવે આ ઉદાહરણ માં આપણી પાસે ત્રણ વેક્ટર R3 માંથી છે પરંતુ તેઓ R3 માંથી સામાન્ય એલિમેન્ટ અથવા સામાન્ય વેક્ટર ને રજુ કરવામાં સક્ષમ નથી તેથી તે R3 નો સ્પાનિંગ સેટ ની રચના કરતુ નથી તેથી સ્પાનિંગ સેટ પાર ચર્ચા કરવા માટે ઘણું બધું છે અને તે આપણે આવતા વ્યાખ્યાનમાં જોશું અહીં નિષ્કર્ષ એ નીકળે છે કે લિનિયર સ્પાન એ બીજું કઈ નહિ પરંતુ આપેલા વેક્ટર ના બધા લિનિયર કોમ્બિનેશન અને v નો સ્પાનિંગ સેટ v1v2vn જેને આપણે સ્પાનિંગ સેટ કહીશું જો v નો કોઈપણ સેટ આપણે આ વેક્ટર ના રૂપમાં આ રજૂ કરી શકીએ છીએ તો આપણે તેને સ્પાનિંગ સેટ કહીશું તેથી આ વ્યાખ્યાનને તૈયાર કરવા માટે આ રેફરન્સનો ઉપયોગ કરેલ છે અને આપનો ધ્યાન આપવા બાદલ આભાર